આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે તેથી આપણે અમારું સમાન લેકચર ચાલુ રાખ્યું છે અને મેં કેટલાક મોડ્યુલો 2 અથવા 3 પહેલા મોડ્યુલમાં વહેંચ્યા છે આપણે પાવર સપ્લાયની દ્રષ્ટિએ ઓપ એમ્પની લાક્ષણિકતાઓ ટર્મિનલ્સની દ્રષ્ટિએ આઇડિયલ ઓપ એમ્પની દ્રષ્ટિએ જોયું છે જેમાં ઈન્ફિનીટ ઇનપુટ ઈમ્પેડન્સ ઈન્ફિનીટ ગેઇન 0 આઉટપુટ ઈમ્પેડન્સ ઈન્ફિનીટ બેન્ડવિડ્થ છે અને પછી આપણે બેલેન્સ વર્સીસ અનબેલેન્સ આઉટપુટ અને બેલેન્સ વર્સીસ અનબેલેન્સ પાવર સપ્લાય બેલેન્સ પાવર સપ્લાય કેવી રીતે એપ્લાય કરવો હું અનબેલેન્સ સપ્લાય કેવી રીતે એપ્લાય કરી શકું તે પણ જોયું છે અને શું આઉટપુટ 7 અને 4 માંથી અથવા જો તે 7 અને 4 વચ્ચે હોય તો ટર્મિનલ 6 અને ગ્રાઉન્ડ વચ્ચે લેવામાં આવે છે તે 6 અને ગ્રાઉન્ડ વચ્ચે ફ્લોટિંગ થતું હોય છે પછી આપણે આઉટપુટ કેવી રીતે લઈ રહ્યા છીએ તે આપણે પહેલાથી જ જાણીએ છીએ હવે આ પર્ટિક્યુલર મોડ્યુલમાં આપણે જે જોઈશું તે ઓપ એમ્પ્સનો ફીડબેક છે અને પછીની એપ્લિકેશનો પણ છે જો તમારી પાસે ઓપ એમ્પ છે અને જો તે ઓપન લૂપ ઓપ એમ્પ છે તો ઓપ એમ્પનું ઇન્ટર્નલ ફોર્મ્યુલા મેળવવા માટે Vout બરાબર ગેઇન ઇન્ટુ ઇનપુટ ટર્મિનલ્સનો તફાવત છે તેનો અર્થ એ છે કે મારો VoutVnon inverting -Vinvertinggain છે તેથી જો V V કરતાં વધારે હોય તો આઉટપુટ પોઝિટિવ થાય છે તેથી જો મારી પાસે V હોય તો ચાલો V 2 વોલ્ટ કહીએ V 1V પછી મારો તફાવત શું હશે તફાવત ગેઇન થશે તે 1ગેઇન થશે જો Vinverting Vnon inverting કરતા વધારે હોય તો આઉટપુટ નેગેટિવ થશે બરાબર તેથી ચાલો હવે ધ્યાનમાં લઈએ કે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલમાં વોલ્ટેજ 1 વોલ્ટ છે ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર વોલ્ટેજ 2 વોલ્ટ છે આ કિસ્સામાં મારી પાસે ગેઇન છે તે 1ગેઇન હશે તેથી આઉટપુટ નેગેટિવ છે તેથી જ્યારે મારો Vin V કરતા વધારે હોય ત્યારે આઉટપુટ નેગેટિવ થાય છે હવે 200000 અથવા 250000 નો ગેઇન આ ડિવાઇસને વ્યવહારીકલી નકામું બનાવે છે કારણ કે જો તે ઈન્ફિનીટ ગેઇન છે તો પછી હું આ ડિવાઇસનો ઉપયોગ કેવી રીતે કરી શકું હું આ ડિવાઇસનો ઉપયોગ કરી શકતો નથી તેથી જ ફીડબેક ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જો મને અત્યંત હાઈ ગેઇન મળે તો હું શું કરીશ તે મારા માટે નકામુ બની જાય છે તેથી તેને ઉપયોગી બનાવવા માટે આપણે ફીડબેક એપ્લાય કરવો પડશે તેથી ફીડબેકમાંથી એક નેગેટિવ ફીડબેક છે અન્ય ફીડબેક પોઝિટિવ ફીડબેક છે તેથી ચાલો જોઈએ કે સેલ્ફ રેગ્યુલેટેડ નેગેટિવ ફીડબેક રેજીમ સિવાય સેલ્ફ રેગ્યુલેટેડ નેગેટિવ ફીડબેક રેજીમ સિવાય ઈન્ફિનીટ ગેઇન યુઝલેસ હશે તેનો અર્થ એ છે કે જો હું નેગેટિવ ફીડબેક એપ્લાય કરું તો પછી હું મારા ગેઇનને રજિસ્ટર અથવા મારા પસંદ કરેલા કોમ્પોનન્ટ્સ અનુસાર બદલી શકું અને પછી હું ઓપરેશનલ એમ્પ્લીફાયરનો ઉપયોગ વધુ સારી શક્તિ અથવા ક્ષમતામાં કરી શકું તેથી સેલ્ફ રેગ્યુલેટેડ નેગેટિવ ફીડબેક સિવાય ઈન્ફિનીટ ગેઇન યુઝલેસ હશે તેથી નેગેટિવ ફીડબેક ખરાબ અને પોઝિટિવ ફીડબેક સારો જણાય છે તેથી જો હું તમને નેગેટિવ ફીડબેક આપું તો તમે નાખુશ થશો અને જો હું પોઝિટિવ ફીડબેક આપું તો ઓહ તમારો ઉત્તમ વિદ્યાર્થી અથવા કોઈ મને કહે હું એક ઉત્તમ શિક્ષક છું હું ખૂબ ખુશ થઈશ આ માનવ સ્વભાવ છે પરંતુ ઓપ એમ્પમાં જો તમે ઓપ એમ્પ કહો તો તે ખુશ નહીં થાય હું તમને પોઝિટિવ ફીડબેક આપું છું તો ઓપ એમ્પ ઓસીલેટિંગ શરૂ કરશે અને આપણે નિયંત્રિત કરી શકતા નથી પરંતુ જો હું નેગેટિવ ફીડબેક એપ્લાય કરું તો ઓપ એમ્પ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે તેથી તે આપણા માટે પોઝિટિવ ફીડબેક સારો છે નેગેટિવ ફીડબેક સારો નથી નેગેટિવ ફીડબેક ઓપ એમ્પ માટે નથી તેમજ નેગેટિવ ફીડબેક સારો છે પોઝિટિવ ફીડબેક છે તે પોઝિટિવ ફીડબેક ઉપર પણ એપ્લિકેશન જોઈશું બરાબર પરંતુ નેગેટિવ ફીડબેક પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે નેગેટિવ ફીડબેકનો ઉપયોગ કરીને ઘણી સર્કિટ બનાવી શકીએ છીએ તેથી ચાલો આપણે ફરીથી સ્લાઇડ ઉપર પાછા આવીએ નેગેટિવ ફીડબેક ખરાબ અને પોઝિટિવ સારો લાગે છે પરંતુ ઇલેક્ટ્રોનિક્સમાં પોઝિટિવ ફીડબેકનો અર્થ છે રન અવે અથવા ઓસિલેશન અને નેગેટિવ ફીડબેક એટલે સ્ટેબિલિટી છે તેથી નજીવું અથવા તમને જે પણ ફીડબેક મળે છે તેમાંથી હંમેશા કંઈક શીખો અને સુધારવાનો પ્રયાસ કરો તેથી જ્યારે તમે ઇલેક્ટ્રોનિક્સ વિશે વાત કરો છો ત્યારે ઓપ એમ્પ માટે પોઝિટિવ ફીડબેક ઓસિલેશનનું કારણ બનશે અથવા ઓસિલેશન ઉત્પન્ન કરશે અને નેગેટિવ ફીડબેક સ્ટેબિલિટી તરફ લઇ જશે તેથી આઉટપુટને આના જેવા ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડવાની કલ્પના કરો આ પાછું ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડાયેલું છે અને જો તમારો આઉટપુટ Vin કરતા ઓછો હોય છે તો તમે અહીં ઇસ્યુ જોઈ શકો છો જે પોઝિટિવ છે કારણ કે આ Vin અહીં છે બરાબર આઉટપુટ આપણે કહીએ કે Vin 2 વોલ્ટ છે અને આઉટપુટ 1 વોલ્ટ સુધી પહોંચે છે તેથી 1 વોલ્ટ અહીં ફીડબેક છે તેથી ઇન્વર્ટીંગ Vin અહીં પોઝિટિવ છે આ નોન ઇન્વર્ટીંગ છે આ ઇન્વર્ટીંગ છે તેનો અર્થ છે કે 2 1 ઉપર 1 છે તેથી આઉટપુટ Vin કરતા વધારે હોય તો આઉટપુટ પોઝિટિવ હોવું જોઈએ તેનો અર્થ એ છે કે જો હું આ વોલ્ટેજને નિયંત્રિત કરી શકું તો આ આઉટપુટ છે અને જો હું 2 વોલ્ટનો વોલ્ટેજ એપ્લાય કરું તો મારું આઉટપુટ હવે પોઝિટિવમાં જશે હવે આ બને છે ચાલો કહીએ કે મારા ઓપ એમ્પ બનવાથી અહીં 4 વોલ્ટ આવશે પછી ઇન્વર્ટીંગ નોન ઇન્વર્ટીંગ વોલ્ટેજ કરતા વધારે હશે ઇનવર્ટીંગમાં વોલ્ટેજ નોન ઇનવર્ટીંગ કરતા વધારે હશે ચાલો પ્રયત્ન કરીએ કે જો આઉટપુટ નેગેટિવમાં જશે તો આઉટપુટ નેગેટિવ જશે તેથી જો આઉટપુટ Vin કરતા વધારે હોય તો તે નેગેટિવને અનુકૂળ છે તે આઉટપુટ પરિણામમાં પરિણમે છે કે આઉટપુટ ઝડપથી ફોર્સ પોતે Vin પરિણામ છે તે આઉટપુટ ઝડપથી ફોર્સ Vin હોવું જોઈએ બરાબર તેથી હવે ઓપ એમ્પ બધું જ કરશે તે તેના આઉટપુટને ડ્રાય કરવાની તેની કરંટ મર્યાદા ઇનપુટ રેઝિસ્ટન્સ Vin સુધારે ત્યાં સુધી નેગેટિવ ફીડબેક પોતાને સુધારે છે આ કિસ્સામાં ઓપ એમ્પ Vin સુધી લોડ દ્વારા કરંટ ચલાવે છે તેથી અમારી પાસે અહીં બફર છે તેનો અર્થ એ છે કે કે આ રીતે નેગેટિવ ફીડબેકને ઇન્વર્ટીંગ કરી રહ્યા છીએ આ કિસ્સામાં જ્યારે આપણે Vin એપ્લાય કરીએ છીએ ત્યારે આઉટપુટ ઇનપુટને મેચ કરવાનો પ્રયાસ કરશે આઉટપુટ Vin સુધી પહોંચશે ત્યાં સુધી ઇનપુટને મેચ કરવાનો પ્રયાસ કરશે બરાબર અને લોડ દ્વારા લોડ કરંટ ઓપ એમ્પ લોડ રજિસ્ટર દ્વારા કરંટને ત્યાં સુધી ચલાવશે જ્યાં સુધી આઉટપુટ તેના મૂલ્યનો પ્રતિકાર ન કરે જે ઇનપુટ વોલ્ટેજ Vin છે તેનો અર્થ એ છે કે તે કંઈ નથી પરંતુ વોલ્ટેજ ફોલોઅર છે કારણ કે હું ગમે તેટલા વોલ્ટેજ એપ્લાય કરું તે આઉટપુટ વોલ્ટેજ જ જાળવવાનો પ્રયત્ન કરશે જે ઇનપુટ ઉપર એપ્લાય થાય છે તેથી આ મારું વોલ્ટેજ ફોલોઅર બને છે તે ઇનપુટ વોલ્ટેજને અનુસરે છે અથવા તેને બફર પણ કહેવાય છે તેથી અહીં અમારી પાસે એક બફર છે Vin ને કોઈપણ કરંટ સાથે કેવી રીતે સરહદ વગર Vin લોડ પર એપ્લાય કરી શકાય છે V ઉપર ઓપ એમ્પ આઉટપુટ ટર્મિનલ સોર્સિંગ એવા ઇનપુટ્સને પસંદ કરશે નહીં કે જેમાં કરંટ ન હોય તેનો અર્થ એ છે કે આપણે જે સુવર્ણ નિયમો જોયા છે તે એ છે કે ઇનપુટ કોઈ કરંટ ખેંચશે નહીં ઓપ એમ્પનો ઇનપુટ કોઈ કરંટ ખેંચશે નહીં પરંતુ આઉટપુટ આ આઉટપુટ જેવું નથી આઉટપુટ ટર્મિનલ સોર્સમાં અને સિંક કરંટ ઈન આઉટપુટ સોર્સ અથવા કરંટ ઇચ્છા ઉપર સિંક કરી શકે છે તે ઇનપુટ જેવું નથી કે તે કરંટ ખેંચશે નહીં બરાબર તેથી તમારે આ વિશેષ વાક્યની નોંધ લેવી પડશે હવે ચાલો પોઝિટિવ ફીડબેક જોઈએ તેથી નેગેટિવ ફીડબેકને બદલે જે ઇનવર્ટીંગ ટર્મિનલમાં જોડાઈ રહ્યો છે જો હું તેને આ રૂપરેખાંકનમાં નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડીશ તો પોઝિટિવ ઇનપુટ પણ Vin આઉટપુટ કરતા થોડો વધારે હોય તો તે આઉટપુટ પોઝિટિવ છે આ પોઝિટિવ ટર્મિનલને વધુ પોઝિટિવ બનાવે છે અને પછી Vin ઉપરિસ્થિતિને વધુ ખરાબ બનાવે છે તેનો અર્થ એ છે કે જો ત્યાં આ ઇનવર્ટિંગ ઇનપુટ તે Vin કરતા થોડું વધારે છે તો આઉટપુટ પોઝિટિવ જાય છે અને આ પોઝિટિવ આપે તો આ ઇનપુટ ઉપર વધુ પોઝિટિવ બનાવે છે કારણ કે હવે તે નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ સાથે જોડાયેલ છે આપણે જે કહીએ છીએ તે એ છે કે જો નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર મારા વોલ્ટેજ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ કરતા થોડા વધારે હોય તો મારું આઉટપુટ પોઝિટિવ સુધી પહોંચી જશે અને આ પોઝિટિવ ફરીથી ઇન્વર્ટ નોન ઇન્વર્ટીંગ ટર્મિનલને આપવામાં આવશે જે તેને વધુ પોઝિટિવ બનાવે છે તેથી આ પરિસ્થિતિને વધુ ખરાબ બનાવશે સિસ્ટમ તરત જ સપ્લાય વોલ્ટેજ ઉપર રેલ કરશે તે પ્રારંભિક ઓફસેટના આધારે દિશામાં રેલ કરી શકે છે બરાબર પ્રારંભિક સ્ટેજના આધારે હવે બીજી દિશામાં જાઓ જ્યારે આપણે ઓપરેશન એમ્પ્લીફાયરને બ્લોક ડાયાગ્રામ મુજબ જોઈએ છીએ તેમાં નીચેના બ્લોક્સ છે પ્રથમ ડિફરન્સીયલ એમ્પ્લીફાયર સ્ટેજ છે પછી તે મધ્યવર્તી સ્ટેજ ધરાવે છે તેમાં લેવલ સબસ્ટ્રેટ્સ છે અને તેમાં આઉટપુટ સ્ટેજ 4 બેઝિક સ્ટેજ ડિફરન્સલ એમ્પ્લીફાયર સ્ટેજ ઇન્ટરમીડિયેટ સ્ટેજ લેવલ શિફ્ટર સ્ટેજ અને આઉટપુટ સ્ટેજ છે હવે જ્યારે આપણે જોઈએ છીએ કે દરેક સ્ટેજની ભૂમિકા શું છે પછી આપણે આગળ સમજીશું કે આપણે ઓપરેશન એમ્પ્લીફાયરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ અને જ્યારે તમે બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરો ત્યારે ઓપરેશનલ એમ્પ્લીફાયરના દરેક સ્ટેજની ભૂમિકા શું છે તેથી ફરીથી સ્ક્રીન ઉપર પાછા આવી રહ્યા છીએ આપણે જોઈએ છીએ કે આપણી પાસે 4 સ્ટેજ છે અને પ્રથમ સ્ટેજનો ઇનપુટ સ્ટેજ અથવા ડિફરન્સીયલ સ્ટેજ એટલે કે 2 સિગ્નલ્સ વચ્ચેનો તફાવત વધારી શકે છે કારણ કે ડિફરન્સીયલ સ્ટેજમાં ઇનપુટ રેઝિસ્ટન્સ ખૂબ જ હાઈ છે અને ઇનપુટ સોર્સોમાંથી 0 કરંટ ખેંચે છે આ તે છે જે આપણે પહેલા પણ ચર્ચા કરી છે કે આ સ્ટેજમાં ઓપરેશન એમ્પ્લીફાયરનો ઇનપુટ સ્ટેજ એ એક સ્ટેજ હશે જેમાં અમારી પાસે હાઈ ઇનપુટ ઈમ્પેડન્સ છે અને તે ઇનપુટ સોર્સોમાંથી કોઈ કરંટ ખેંચશે નહીં ઇન્ટરમીડિયેટ સ્ટેજમાં સીધા જોડાણનો ઉપયોગ કરવામાં આવે છે અથવા અત્યંત હાઈ ગેઇન લેવલ શિફ્ટર સ્ટેજ પૂરો પાડે છે આ લેવલ શિફ્ટર સ્ટેજ વોલ્ટેજ ઉપર DC લેવલને 0 ઉપર શિફ્ટ કરશે કારણ કે આપણે જાણીએ છીએ કે DC લેવલ સાથે કોઇ આઉટપુટની જરૂર નથી તેથી DC લેવલ એ 0 લેવલ શિફ્ટરની નજીક હશે DC લેવલ 0 ઉપર શિફ્ટ થશે અને આને 2 ટર્મિનલ ધરાવતા ડિસ્ટલ 2 ટર્મિનલ દ્વારા એડજસ્ટ કરી શકાય છે આપણે તેને મેન્યુઅલી એડજસ્ટ કરી શકીએ છીએ પાવર એમ્પ્લીફાયર સ્ટેજમાં આઉટપુટ સ્ટેજ જોઈશું પાવર એમ્પ્લીફાયર સ્ટેજમાં આઉટપુટ રેઝિસ્ટન્સ ખૂબ ઓછો હોય છે તેથી આઉટપુટ વોલ્ટેજ સમાન છે ભલે લોડ મૂલ્ય ગમે તેટલું હોય તે વોલ્ટેજ ફોલોઅર પણ હોઈ શકે છે તે બફર પણ હોઈ શકે છે તેથી જો તમે અહીં જુઓ તો એક જ ઓપ એમ્પમાં ઇન્ટરનલ સર્કિટ હશે જે સ્કેમેટિક રીતે બતાવવામાં આવી છે જો કે તે ધ્યાનમાં રાખો કે હવે મોટાભાગના ઓપ એમ્પ્સ તેઓ MOSFET નો ઉપયોગ કરે છે BJT નો નહીં BJT નો ભાગ્યે જ ઉપયોગ થાય છે મોટાભાગના સર્કિટમાં BJT નો ભાગ્યે જ ઉપયોગ થાય છે તમને MOSFETs નો ઉપયોગ મળશે તેથી તે યાદ રાખવું ખૂબ જ અગત્યનું છે હવે બોર્ડર IC નો આવશ્યક બિલ્ડિંગ બ્લોક એક ડિફરન્સીયલ એમ્પ્લીફાયર છે તે 2 સિગ્નલ્સ વચ્ચેનો તફાવત વધારે છે ઉત્તમ સ્ટેબિલિટી હાઈ વર્સેટિલિટી અવાજ અને ઇન્ટરફિઅરન્સ સિગ્નલ અને તેથી મોટાભાગના એનાલોગમાં DC હાઇ ફ્રીક્વન્સી એપ્લીકેશન સુધીના સર્કિટમાં તેનો ઉપયોગ થાય છે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનો ઉપયોગ થાય છે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનો ઉપયોગ મોટાભાગના એપ્લિકેશનમાં થાય છે જ્યારે આપણે ઓપરેશનલ એમ્પ્લીફાયર વિશે વાત કરીએ છીએ હવે ચાલો એક ઓપરેશનલ એમ્પ્લીફાયર ઓપ એમ્પની લાક્ષણિકતાઓ ઉપર આવીએ જે આપણે પહેલાથી જ જોયું છે કે ઓપન લૂપ ગેઇનમાં ઓપ એમ્પનો વોલ્ટેજ ગેઇન છે જ્યારે કોઈ ફીડબેક એપ્લાય થતો નથી તે શા માટે તે ઓપન લૂપ ફીડબેક એપ્લાય કરવામાં આવતો નથી અને વ્યવહારીકલી તે કેટલાક 1000s છે કેટલાક 1000s આપણે જોયા છે કે વ્યવહારુ ઓપ એમ્પ ઇનપુટ ઈમ્પેડન્સમાં છે

હવે ઇનપુટ ઈમ્પેડન્સ ઈન્ફિનીટ છે અને સામાન્ય રીતે એક મેગા ઓહ્મ કરતા વધારે છે પરંતુ ઇનપુટ સ્ટેજ માટે FET નો ઉપયોગ કરીને તેને વધારી શકાય છે જ્યારે તમે ફિલ્ડ ઇફેક્ટ ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરો છો ત્યારે ઇનપુટ ઈમ્પેડન્સ વધીને 100 મેગા ઓહ્મ સુધી વધી જશે આઉટપુટ ઈમ્પેડન્સ તે સામાન્ય રીતે નેગેટિવ ફીડબેકની મદદથી થોડા સો ઓહ્મની નીચે હોય છે તેને ઘટીને 1 અથવા 2 ઓહ્મ કરી શકાય છે ખૂબ થોડી રીત હમ્મ બેન્ડવિડ્થ વ્યવહારીકલી ઓપ એમ્પની ઓપન લૂપ કોન્ફિગરેશન ખૂબ ઓછી બેન્ડવિડ્થ છે નેગેટિવ ફીડબેકની એપ્લિકેશન દ્વારા અત્યંત ઓછું છે તેને ઇચ્છિત મૂલ્ય સુધી વધારી શકાય છે ઓપ એમ્પના કિસ્સામાં બેન્ડવિડ્થ ખૂબ ઓછી છે પરંતુ જો હું યોગ્ય નેગેટિવ ફીડબેક એપ્લાય કરું તો આપણે ફેડમાં વધારો કરી શકીએ છીએ આપણે બેન્ડવિડ્થ વધારી શકીએ છીએ હવે ચાલો આપણે ખૂબ જ મહત્વના મુદ્દા વિશે વાત કરીએ જે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ છે તો ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ શું છે ચાલો હવે જોઈએ કે જ્યારે ઓપ એમ્પના બંને ઇનપુટ ટર્મિનલ ગ્રાઉન્ડ કરેલા છે તે બંને ઓપ એમ્પ્સનાં ઇનપુટ ટર્મિનલ્સ આઇડિયલ રીતે આઉટપુટ વોલ્ટેજ 0 હોવું જોઈએ જે યોગ્ય છે જો હું ઓપરેશન એમ્પ્લીફાયર લઉં છું અને જો હું કહું કે મારા ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સ બંને હું ગ્રાઉન્ડિંગ કરું છું હું આઉટપુટ વોલ્ટેજ ગ્રાઉન્ડ કરી રહ્યો છું Vo 0 હોવું જોઈએ આ સાચું છે જે હું ધારી રહ્યો છું કારણ કે મેં આને ગ્રાઉન્ડ કર્યું છે ઇનપુટ ઉપર આઉટપુટ વોલ્ટેજ 0 હોવા જોઈએ જો કે વ્યવહારુ ઓપ એમ્પના કિસ્સામાં નોન ઝીરો આઉટપુટ વોલ્ટેજ હાજર છે તેથી જો તમે સમાન એક્સપેરિમેન્ટ કરો તો તમે જોશો કે કેટલાક વોલ્ટેજ જે મિલિવોલ્ટની દર્શાવેલી કિંમતે છે તમને ઓપ એમ્પનું આઉટપુટ ટર્મિનલ મળશે જો તમે આ 2 3 6 7 4 જેવું લખો તો ઓપ એમ્પ ઉપર આઉટપુટ થોડા મિલીવોલ્ટનું છે પરંતુ 0 નથી તેથી આપણે જે કહી રહ્યા છીએ તે ચાલો આપણે ફરી એકવાર જોઈએ જ્યારે બંને ઇનપુટ ટર્મિનલ ગ્રાઉન્ડ કરેલા હોય તો આઇડિયલ રીતે આઉટપુટ વોલ્ટેજ 0 હોવા જોઈએ જો કે વ્યવહારીક ઓપ એમ્પના કિસ્સામાં નોન ઝીરો આઉટપુટ વોલ્ટેજ હાજર છે આઉટપુટ વોલ્ટેજને નોન ઝીરો બનાવવા માટે મિલિવોલ્ટમાં ઓછા વોલ્ટેજને ઇનપુટ ટર્મિનલ ઉપર એપ્લાય કરવા માટે આ DC વોલ્ટેજની જરૂરી છે Vios દ્વારા દર્શાવેલ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજને ખૂબ જ મહત્વનું કહેવાય છે તેથી આપણે શું કહી રહ્યા છીએ કારણ કે આઉટપુટ જ્યારે આપણે ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલને ગ્રાઉન્ડ કરીએ છીએ કારણ કે ત્યાં મિલિવોલ્ટનું થોડું આઉટપુટ હોય છે આપણે એપ્લાય કરવું પડે છે આપણે ઇન્વર્ટીંગ અથવા નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ ઉપર આઉટપુટ વોલ્ટેજ 0 બનાવવા માટે ઓછા વોલ્ટેજ એપ્લાય કરવા પડે છે તમે સમજી ગયા તેથી આ ઓછા વોલ્ટેજ કે જે આપણે આ ઓછા DC વોલ્ટેજને એપ્લાય કરી રહ્યા છીએ તે આપણું ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ કહેવાય છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ Vios દ્વારા દર્શાવવામાં આવે છે તેથી હવે પછીનો મુદ્દો શું ઇનપુટ બાયસ કરન્ટ છે હવે આનો અર્થ શું છે આપણે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ જોયું છે હવે ઇનપુટ બાયસ કરંટ આવે છે ઇનપુટ બાયસ કરંટ શું છે તેથી એક આઇડિયલ ઓપ એમ્પ માટે ઇનપુટ ટર્મિનલમાં કોઈ કરંટ વહેતો નથી આપણે સુવર્ણ નિયમ જોયો છે કે આઇડિયલ ઓપ એમ્પ માટે ઇનપુટ કરંટો ખૂબ ઓછા છે તે એવું છે કે તમે અહીં જુઓ છો તે કોઈ કરંટ નથી તે 10 6 થી 10 14 એમ્પીયરનો ક્રમ ખૂબ ઓછો છે બરાબર મોટાભાગના ઓપ એમ્પ્સ ઇનપુટ વોલ્ટેજ તરીકે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરે છે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરના 2 ટ્રાન્ઝિસ્ટર યોગ્ય રીતે બાયજ્ડ હોવા જોઈએ પરંતુ વ્યવહારીકલી તે ટ્રાન્ઝિસ્ટર સાથે ચોક્કસ મેળ ખાવાનું શક્ય નથી તેથી જો હું ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરું તો તમે જોશો કે ત્યાં એક ટ્રાન્ઝિસ્ટર છે અને તે ટ્રાન્ઝિસ્ટર 2 છે હવે આ ટ્રાન્ઝિસ્ટર યોગ્ય રીતે બાયજ્ડ હોવું જોઈએ બરાબર તેથી મેન્યુફેક્ચરીંગને કારણે T1 અને T2 વચ્ચે તમારા β નો થોડો ફેરફાર થશે અને તેના કારણે તમે ટ્રાંઝિસ્ટર T1 અને T2 ને યોગ્ય રીતે બાયઝ કરી શકતા નથી અને તેના કારણે ત્યાં થોડો ઇનપુટ કરંટ છે જે ઓપ એમ્પના ઇનપુટ ટર્મિનલ્સમાં પ્રવાહ કરી શકે છે જે 2 ટ્રાન્ઝિસ્ટરના ટર્મિનલનો બેઝ છે ઓછા DC ચાલુ નથી કરતા ઓછા DC કરંટનું સંચાલન કરતા નથી ટ્રાન્ઝિસ્ટરનો આ થોડો બેઝ કરંટ કંઈ નથી પરંતુ બાયઝ કરંટોને Ib1 અને Ib2 તરીકે દર્શાવવામાં આવે છે જ્યારે મને લાગે છે કે પુનરાવર્તન કરો મેં ખોટું નિવેદન કર્યું છે વાસ્તવમાં ઇનપુટ ટર્મિનલ જે 2 ટ્રાન્ઝિસ્ટરના બેઝ ટર્મિનલ છે તે નાના DC કરંટનું સંચાલન કરે છે તેથી જ્યારે હું એપ્લિકેશન કરું છું જ્યારે હું આઇડિયલ ઓપરેશન એમ્પ્લીફાયરના કિસ્સામાં જોઉં છું ઇનપુટ કોઈ કરંટ ખેંચતું નથી આપણે તે જોયું છે પરંતુ વ્યવહારુ ઓપ એમ્પ્સના કિસ્સામાં તમે જોશો કે ઇનપુટ ઓછા કરંટના કેટલાક કરંટને ખેંચે છે કારણ કે આપણે 2 ટ્રાન્ઝિસ્ટરને ડિફરન્સીયલમાં બાયઝ કરી શકતા નથી સ્ટેજ જે ઓપરેશનલ એમ્પ્લીફાયરનો મારો પહેલો સ્ટેજ છે ત્યાં 2 ટ્રાન્ઝિસ્ટર છે ડિફરન્સીયલ સ્ટેજમાં 2 ટ્રાન્ઝિસ્ટર હું હાલમાં બાયઝ કરી શકતો નથી કારણ કે હું યોગ્ય રીતે બાયઝ કરી શકતો નથી હું જે જોઉં છું તે એ છે કે 2 ટ્રાન્ઝિસ્ટરનું બેઝ ટર્મિનલ DC કરંટની અમુક માત્રાનું સંચાલન કરશે અને આ થોડો DC કરંટ જે તે ટ્રાન્ઝિસ્ટરનું સંચાલન કરે છે તે DC કરંટની થોડી માત્રાનું સંચાલન કરે છે અને 2 DC કરંટની થોડી માત્રાનું સંચાલન કરે છે આ કરંટને Ib1 અને Ib2 દ્વારા સૂચવવામાં આવે છે બરાબર આ મારો બાયઝ કરંટ છે આ કંઈ નથી ઓછો છે પણ મારા બાયઝ કરંટો Ib1 અને Ib2 તમને જે મળ્યા તે તમને સરળ રીતે મળી ગયા છે મને ફરી એક વાર પુનરાવર્તન કરવા દો કારણ કે આ ખૂબ મહત્વનું છે ઇનપુટ બાયઝ કરંટ ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી હવે ચાલો આઇડિયલ ઓપ એમ્પ માટે જોઈએ ઇનપુટ ટર્મિનલ્સમાં કોઈ કરંટ નથી પરંતુ જ્યારે તમે જોશો કે વ્યવહારુ ઓપ એમ્પમાં કરંટ ઓછો હશે આ અર્થમાં કે ત્યાં કોઈ કરંટ નથી અથવા તે 10 6 થી 10 14 એમ્પીયર હશે હવે આ કરંટ શા માટે વહે છે કારણ કે ઓપરેશન એમ્પ્લીફાયરના પ્રથમ સ્ટેજે આપણે ડિફરન્સીયલ એમ્પ્લીફાયરનો ઉપયોગ કરી રહ્યા છીએ તેનો અર્થ એ છે કે તમે 2 ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી રહ્યા છો જ્યારે તમે 2 ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરી રહ્યા છો તો આપણે આ 2 ટ્રાન્ઝિસ્ટરને યોગ્ય રીતે બાયઝ કરવો પડશે પરંતુ વ્યવહારીક રીતે સંપૂર્ણ રીતે બાયઝ શક્ય નથી આ કારણે આ ટ્રાન્ઝિસ્ટરનો બેઝ પરવાનગી આપશે અથવા ઓછા DC કરંટનું સંચાલન કરશે અને આ બેઝ કરંટ અમે ટ્રાન્ઝિસ્ટર એક માટે Ib1 ટ્રાન્ઝિસ્ટર 2 માટે Ib2 કહી રહ્યા છીએ અને આ Ib1 અને Ib2 તમારો ઇનપુટ બાયસ કરંટ હશે હવે તમે સમજી ગયા છો કે તે સરળ છે ચાલો આગળની સ્લાઈડ ઉપર જઈએ હવે આમ 3 ઇનપુટ બાયઝ કરંટને દરેક 2 ઇનપુટ ટર્મિનલમાં વહેતા કરંટ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે આમ ઇનપુટ બાયઝ કરંટને 2 ઇનપુટ ટર્મિનલ્સમાં વહેતા કરંટ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે જ્યારે તેઓ સમાન સ્તરે બાયઝ હોય જ્યારે ઓપ એમ્પ બેલેન્સ હોય ત્યારે તેઓ એ જ સ્તરે બાયઝ કરે છે બરાબર તેથી જો મારી પાસે હોય તો તમે અહીં જોઈ શકો છો જો હું આ પ્રકારનું જોડાણ કરું તો જો હું બતાવ્યા પ્રમાણે મારું સર્કિટ સુધારું તો મારું ઓપ એમ્પ બેલેન્સ છે પરંતુ Ib1 અને Ib2 દ્વારા ઉત્પન્ન થયેલ નોન ઇન્વર્ટીંગ અને ઇન્વર્ટીંગ ટર્મિનલમાં હજી પણ ત્યાં થોડી માત્રામાં કરંટ વહે છે અને આ 2 બાયઝ કરંટો ક્યારેય સમાન નથી તેથી સરેરાશ ઇનપુટ બાયઝ કરંટ Ib જે આ પર્ટિક્યુલર ફોર્મ્યુલા દ્વારા શોધી શકાય છે આપણે ઇનપુટ બાયઝ કરંટ શોધી શકીએ છીએ તેથી તેનો અર્થ શું થાય છે કે જો મારી પાસે Ib1 હોય જો મારી પાસે Ib2 હોય જે કરંટ ખૂબ જ ઓછી માત્રામાં ઉપસ્થિત હોય તો આ કરંટની ખૂબ જ ઓછી માત્રા છે કારણ કે બાયઝ કરંટો ક્યારેય સમાન હોઈ શકતા નથી બરાબર આથી ઇનપુટ બાયસ કરંટ શું છે તે આપણે કેવી રીતે શોધી શકીએ આપણે |Ib1Ib2|2 નો મોડ લઈને ઇનપુટ બાયઝ કરંટ શોધી શકીએ છીએ તેથી આ રીતે હું મારા સરેરાશ ઇનપુટ બાયઝ કરંટને શોધી શકું છું આ રીતે હું મારા સરેરાશ ઇનપુટ બાયઝને કેવી રીતે શોધી શકું બરાબર હવે ચાલો એક વધુ શરત જોઈએ આપણે અત્યાર સુધી શું જોયું છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ પછી આપણે ઇનપુટ બાયસ કરંટ જોયો છે હવે ચાલો ઇનપુટ ઓફસેટ કરંટ જોઈએ તેથી તે ઇનપુટ ઓફસેટ કરંટ શું છે Ib1 અને Ib2 ની તીવ્રતામાં તફાવત ઇનપુટ ઓફસેટ કરંટ કહેવાય છે તેથી સરળ છે તેથી આ કિસ્સામાં Ib અથવા ઇનપુટ ઓફસેટ કરંટ છે તેથી હું Iios દ્વારા ઇનપુટ ઓફસેટ કરંટને દર્શાવું છું તો તે કંઈ નથી પરંતુ |Ib1 Ib2| કરંટની તીવ્રતા 20 થી 16 એમ્પીયરના ક્રમમાં ખૂબ ઓછી છે ઓપ એમ્પનું ઇનપુટ વોલ્ટેજ 0 છે તે સ્થિતિમાં માપવામાં આવે છે બરાબર તેથી ઇનપુટ ઓફસેટ કરંટ આપણે માપી શકીએ છીએ જ્યારે આપણે એ સ્થિતિને ધ્યાનમાં લઈએ કે ઓપ એમ્પના ઇનપુટ વોલ્ટેજ 0 છે તેથી આપણે ઇનપુટ બાયસ કરંટ શું જોઈએ છીએ જો આપણે ફોર્મ્યુલા શોધવા માંગતા હોઈએ તો તે Ib|Ib1Ib2|2 છે જો આપણે ઇનપુટ ઓફસેટ કરંટ શોધવા માંગતા હોઈએ તો ફોર્મ્યુલા Ib બરાબર |Ib1 Ib2| છે હવે આપણે સ્ક્રીન ઉપર પાછા આવીએ જો આપણે સમાન DC કરંટ એપ્લાય કરીએ જો આપણે તે 2 ઇનપુટ્સ ઉપર સમાન DC કરંટ એપ્લાય કરીએ તો આઉટપુટ વોલ્ટેજ 0 હોવું જોઈએ બરાબર તે સાચું છે પપરંતુ તેને 0 બનાવવા માટે વ્યવહારીક આઉટપુટ ઉપર કેટલાક વોલ્ટેજ અસ્તિત્વમાં છે 2 ઇનપુટ કરંટ ઓછી માત્રા દ્વારા અલગ કરવા માટે બનાવવામાં આવે છે આ તફાવત તમારા ઇનપુટ ઓફસેટ કરંટ સિવાય કંઈ નથી બરાબર તે શું કહે છે કે જો હું 2 ઇનપુટ્સ ઉપર સમાન DC કરંટો એપ્લાય કરું તો મારું આઉટપુટ 0 હોવું જોઈએ આ સાચું છે પરંતુ વ્યવહારીકલી આઉટપુટ ઉપર ઓછો વોલ્ટેજ હોય છે આઉટપુટ ઉપર હંમેશા વોલ્ટેજ હોય છે જે તમે ગ્રાઉન્ડ જુઓ છો ગ્રાઉન્ડ આઉટપુટમાં ઓછો વોલ્ટેજ હશે તેથી આ વોલ્ટેજને 0 વોલ્ટેજ આ આઉટપુટ વોલ્ટેજને 0 ની સમાન બનાવવા માટે 2 ઇનપુટ કરંટો આ ઓછી માત્રા દ્વારા અલગ કરવા માટે બનાવવામાં આવે છે અને આ કરંટ ઓછી માત્રા દ્વારા અલગ કરવામાં આવે છે જે તફાવત મારા ઇનપુટ ઓફસેટ કરંટના તફાવતને સરભર કરે છે તેના સિવાય બીજું કંઈ નથી ઇનપુટ બાયઝ અને ઇનપુટ ઓફસેટ કરંટ બંને તાપમાન ઉપર આધાર રાખે છે તે બીજી વસ્તુ છે જે આપણે યાદ રાખવાની છે કે ઇનપુટ બાયઝ કરંટ ઇનપુટ ઓફસેટ કરંટ પણ તાપમાન ઉપર આધાર રાખે છે હવે ચાલો આગળ એક ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ શું છે તેથી જો ડિફરન્સીયલ એમ્પ્લીફાયરના એમીટર કપલ ટ્રાન્સિસ્ટર્સના બેઝ કરંટો 18 માઇક્રોએમ્પીયર અને 22 માઇક્રોએમ્પીયર હોય તો તેનો અર્થ એ છે કે તે Ib1 બરાબર 18 માઇક્રોએમ્પીયર આપવામાં આવે છે કે Ib1 બરાબર 22 માઇક્રોએમ્પીયર છે અને અમને જે પૂછવામાં આવે છે તે પ્રથમ ઇનપુટ બાયસ કરંટ નક્કી કરે છે બીજું જો મને આ શોધવાનું કહેવામાં આવે તો હું કેવી રીતે ઇનપુટ ઓફસેટ કરંટ શોધી શકું કે આ 2 ઇનપુટ બેઝ કરંટ અત્યારે આ રીતે આપવામાં આવે છે મને ઇનપુટ બાયસ કરંટ ખબર છે ફોર્મ્યુલા શું છે ફોર્મ્યુલા Ib|Ib1Ib2|2 ખૂબ જ સરળ છે આ રીતે આપણે ગણતરી કરી શકીએ છીએ કે ઇનપુટ ઓફસેટ કરંટ Vo શું છે અને ઇનપુટ બાયસ કરંટ શું છે તેની ગણતરી કરી શકો છો તમે ઇનપુટ ઓફના મૂલ્યોને જાણો છો તમે ટ્રાન્ઝિસ્ટરના બેઝ ઉપર વહેતા કરંટના મૂલ્યોને જાણો છો ઠીક છે આ એક ઉદાહરણ છે જેની આપણે ચર્ચા કરી છે ચાલો એક વધુ ઉદાહરણ જોઈએ અને ઉદાહરણ એ છે કે ઇનપુટ બાયસ કરંટ્સ Ib1 અને Ib2 એમ્પ્લીફાયર ઓપરેશનને કેવી રીતે અસર કરે છે જો આ પ્રશ્ન સમજવાનો છે તો બાયસ કરંટ અને ઓપ એમ્પની અસરને સમજવા માટે ચાલો એક ઇન્વર્ટીંગના માળખા ઉપર વિચાર કરીએ તેથી આ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે આપણે આ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરની ચર્ચા પછીના લેકચરોમાં કરીશું બરાબર હવે તમે હમણાં જ જોશો કે આ એક ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર છે હવે જો હું કિર્ચોફ વોલ્ટેજ લો Kirchhoff's voltage law એપ્લાય કરું તો મારી પાસે i1 છે મારી પાસે રેઝિસ્ટર R1 R2 છે અનેઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરના ગેઇન માટેનું સૂત્ર R2R1 છે ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયરનો ગેઇન માઇનસ R2R1 છે આ R1 માંથી વહેતો કરંટ i1 છે R2 માંથી i2 છે આ ઓપરેશન એમ્પ્લીફાયરના Ib1 અને Ib2 ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સ છે હવે જો હું કિર્ચોફ વોલ્ટેજ લો એપ્લાય કરું તો મારી પાસે i1 બરાબર શું હશે તેથી મારે આ ખાસ રીતે આ એક અને આ એક તરફ જવું પડશે i1 બરાબર i2 છે i2 Ib1 ની બરાબર છે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ એપ્લાય કરો જો મારી પાસે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ નામનો બીજો ખ્યાલ હોય તો આપણે જોઈશું કે આપણી પાસે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ હશે એટલે કે ગમે તે હોય તો પણ મારું નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ જો તે ગ્રાઉન્ડેડ હોય તો મારા ઇન્વર્ટીંગ ટર્મિનલને પણ ગ્રાઉન્ડ તરીકે ગણવામાં આવે છે તે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ છે હવે આપણે આ ખ્યાલ વિશે અત્યારે જોઈશું હવે V V0 છે તેથી K V1 થી કિર્ચોફ વોલ્ટેજ લો અને ઓહ્મ લો ohms law આપણે જાણીએ છીએ આપણે જાણીએ છીએ કે i1 બરાબર કંઈ નથી પરંતુ i1Vin-V R1 આ કંઈ નથી પરંતુ Vin બાય R1 V છે અહીં માઇનસ V તમે જુઓ છો કારણ કે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડના ખ્યાલને કારણે આ ટર્મિનલને ગ્રાઉન્ડ તરીકે ગણવામાં આવશે જો મારી પાસે Ib1 0 છે તો મને આ ફોર્મ્યુલા મળે છે જે અર્થપૂર્ણ બને છે પરંતુ જો તે ન હોય તો ત્યાં ફેરફાર છે અથવા ત્યાં આઉટપુટ વોલ્ટેજ છે આઉટપુટ વોલ્ટેજને મારા Ib1 ઉપર આધાર રાખવો પડશે કારણ કે Ib1 તે આઉટપુટ વોલ્ટેજ બદલશે તેના બદલે તે R2R1 Vin R2Ib1 હશે તેથી આ Ib1R2 અહીં ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ રજૂ કરે છે તેનું વિશ્લેષણ કરી શકાય છે કે જો ઇનપુટ યોગ્ય રીતે જોડાયેલ ન હોય VI 0 આઇડિયલ રીતે V 0 છે પરંતુ ઇનપુટ બાયઝ કરંટને કારણે જો સાબિત વોલ્ટેજમાં પરિણામ આવે ત્યારે પણ જ્યારે કોઈ ઇનપુટ એપ્લાય થતું નથી બરાબર તેથી મુદ્દો એ છે કે હું આ આઉટપુટ ઓફસેટ વોલ્ટેજને કેવી રીતે ઘટાડી શકું હું આ આઉટપુટને કેવી રીતે ઓછું કરી શકું તેથી આપણે જે જોઈએ છીએ તે એ છે કે આપણે આઉટપુટ વોલ્ટેજ અભિવ્યક્તિમાંથી જોઈ રહ્યા છીએ કે આઉટપુટ વોલ્ટેજ ઘટાડવાની એક રીત ફીડબેક રેઝિસ્ટન્સ R2 ને ઘટાડીને છે પરંતુ ફીડબેક રેઝિસ્ટન્સ ઘટાડવાથી જરૂરી ગેઇન પ્રાપ્ત કરી શકાતો નથી પરંતુ રેઝિસ્ટન્સ ઘટાડવાથી ફીડબેક રેઝિસ્ટન્સ જરૂરી ગેઇન પ્રાપ્ત કરી શકાતો નથી બરાબર તેથી આપણે સમજવું પડશે કે આપણે Ib1 ની અસર ત્યારે જ ધ્યાનમાં લેવી જોઈએ જ્યારે Ib1 0 ની નજીક હોય ત્યારે આપણી પાસે મૂલ્ય હોઈ શકે છે જે આપણું ઇચ્છિત મૂલ્ય છે તેથી આપણે શું કરીશું તે આપણે આ ખાસ બિંદુએ બંધ કરીશું જો તે ઇનપુટ બાયઝ કરંટ છે અને આગામી મોડ્યુલમાં આપણે આગળની એપ્લિકેશન્સ અથવા ઓપરેશન એમ્પ્લીફાયરની વધુ લાક્ષણિકતાઓ જોઈશું ત્યાં સુધી તમે બધા ફરીથી ધ્યાન રાખો આ વિશિષ્ટ મોડ્યુલમાં અને પછીના મોડ્યુલમાં આપણે જે જોયું છે તે એકવાર ફરીથી વાંચો આપણે જોઈશું કે આપણે ઓપરેશન એમ્પ્લીફાયરની અન્ય લાક્ષણિકતાઓને કેવી રીતે સમજી શકીએ જે 0 ઇનપુટ કરંટ વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ છે આપણે હમણાં જ અહીં વર્ચ્યુઅલ ગ્રાઉન્ડના ખ્યાલની ચર્ચા કરી છે તેથી આપણે આગામી મોડ્યુલમાં આ ખ્યાલ જોઈશું તેથી તમે વધુ સમજી શકો છો કે આ ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર શું છે તે કેવી રીતે વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ પિક્ચરમાં આવે છે મેં એક ઉદાહરણ લીધું છે જે આની વચ્ચે અચાનક થોડું મુશ્કેલ છે કારણ કે તમને એપ્લીફાયર કેવી રીતે કાર્ય કરે છે અથવા કેવી રીતે કામ કરે છે તેનો ખ્યાલ ન પણ હોય ઇન્વર્ટીંગ એમ્પ્લીફાયર કેવી રીતે કાર્ય કરે છે અથવા વર્ચ્યુઅલ ગ્રાઉન્ડ પિક્ચરમાં કેવી રીતે આવે છે તેથી આપણે આ ખ્યાલો જોઈશું ફક્ત તમને કહેવું છે કે ઇનપુટ બાયઝ કરંટ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇનપુટ ઓફસેટ કરંટ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઇનપુટ ઓફસેટ વોલ્ટેજ ખૂબ મહત્વનું છે કારણ કે આ બધી વસ્તુઓ આપણે વાપરવાની છે અને આપણે તે બનાવવું પડશે આઉટપુટ વોલ્ટેજ બેલેન્સ જે આઉટપુટ વોલ્ટેજ છે તે 0 હોવું જોઈએ જ્યારે આપણે આપણા ઇન્વર્ટીંગ અને નોન ઇન્વર્ટીંગ ટર્મિનલ્સને ગ્રાઉન્ડેડ કરીએ છીએ ત્યારે જ આપણું ઓપ એમ્પ બેલેન્સ હોય છે પછી આપણે તેનો ઉપયોગ આગળની એપ્લિકેશન માટે કરવો જોઈએ બરાબર તેથી જ્યારે તમે સર્કિટ ડિઝાઇન કરો છો ત્યારે તમે ખાતરી કરો છો કે તમારા આઉટપુટ વોલ્ટેજ 0 છે જ્યારે તમારા ઇનપુટ ટર્મિનલ્સને ગ્રાઉન્ડ કરવામાં આવે છે તેથી આપણે આગામી મોડ્યુલમાં ઓપ એમ્પના આગળના પરિમાણો જોઈશું ત્યાં સુધી તમે કાળજી લો હું તમને આગામી મોડ્યુલમાં જોઈશ બાય